બીજો ખૂબ જ મહત્વપૂર્ણ પરિમાણ એ બેટરીની કાર્યક્ષમતા છે બેટરીના કિસ્સામાં આપણે કાર્યક્ષમતા કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ તે પાવર છે કે ઉર્જા જુઓ સામાન્ય રીતે કાર્યક્ષમતા પાવરની દ્રષ્ટિએ વ્યાખ્યાયિત કરવામાં આવે છે આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર પરંતુ બેટરીના કિસ્સામાં આપણે ઉર્જા વોટ કલાકો ધ્યાનમાં લઈએ છીએ તેથી ઉદાહરણ તરીકે પીવી સ્રોત અને આના જેવા લોડને ધ્યાનમાં લો અને ચાલો કહીએ કે ઉર્જા સ્રોતથી પ્રવાસ કરે છે પીવી સ્રોતથી આ ફેશનમાં લોડ થાય છે અને ત્યાં એક વોટનો સમય છે જે પીવીમાંથી બહાર આવે છે અને અમે તેને WhPV કહીશું અને ત્યાં એક વોટ કલાક છે જે લોડમાં જાય છે અને અમે તેને વોટ કલાકનો લોડ કહીશું તેથી આ કિસ્સામાં આ પ્રકારના ટોપોલોજીકલ જોડાણમાં વોટ કલાક પીવી વોટ કલાક લોડની સમાન હશે કારણ કે તેમાં ટ્રાન્સમિશન સિવાય કોઈ લોસ નથી જ્યારે આપણે બેટરીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે પીવીમાંથી ઉર્જા બેટરીમાં સંગ્રહિત થાય છે અને પછી લોડમાં જાય છે તેથી જો આપણે ઉર્જા સંગ્રહ એલિમેન્ટના કિસ્સામાં ધ્યાનમાં લઈએ તો ચાલો આપણે અહીં આ ફેશનમાં બેટરી કહીએ ચાલો એક બેટરી મૂકીએ આ ફેશનમાં ઊર્જાનો પ્રવાહ છે તમારી પાસે પીવી સ્રોતમાંથી બેટરીમાં ઊર્જા વહેતી હોય છે હવે આને ચાર્જિંગ કહેવામાં આવે છે તેથી અમે પીવીમાંથી આવતી ઊર્જા સાથે બેટરી ચાર્જ કરીએ છીએ તેથી બેટરી ચાર્જ કરવામાં અમે ઊર્જાને વિદ્યુતમાંથી રાસાયણિકમાં રૂપાંતરિત કરીશું અને ત્યાં રૂપાંતર લોસ થશે આપણે આને Whec ઇલેક્ટ્રિકલ કેમિકલ Whec તરીકે બોલાવીશું તેથી આ રૂપાંતર લોસ થશે અને તેથી બેટરીની અંદર જે ઉપલબ્ધ થશે તે પીવી પેનલ દ્વારા લેવામાં આવેલી WhPV કરતા થોડું ઓછું છે અને અમે જે બેટરી સંગ્રહિત છે તેને બોલાવીશું બેટરીમાં સંગ્રહિત ઉર્જા Whbat અને તે WhPV ની બરાબર છે રૂપાંતર Whec ઇલેક્ટ્રિકલથી રાસાયણિક માં રૂપાંતર વોટના કલાકો જે લોસ થઇ જાય છે તે પછી બેટરીમાં સંગ્રહિત ઉર્જા લોડમાં ડીસ્ચાર્જ કરવામાં આવે છે જ્યારે અને જરૂરી હોય ત્યારે તેથી ઉર્જા પ્રવાહ દિશા આના જેવી છે હવે બેટરીથી લોડ સુધીના આ પ્રવાહને ડિસ્ચાર્જિંગ કહેવામાં આવે છે તેથી અમે બેટરી ડિસ્ચાર્જ કરીએ છીએ હવે ડીસ્ચાર્જની પ્રક્રિયામાં ઉર્જા રાસાયણિકમાંથી ઇલેક્ટ્રિકલમાં રૂપાંતરિત થાય છે અને તેથી ત્યાં રાસાયણિકથી ઇલેક્ટ્રિકલ ઉર્જા રૂપાંતર લોસ થઈ જશે અને અમે તેને Whece તરીકે કહીશું અને ખરેખર લોડમાં જે ઉપલબ્ધ છે તે Whbat છે Whce કેમિકલથી ઇલેક્ટ્રિકલ ઉર્જા રૂપાંતર લોસ છે તેથી ચાર્જિંગ ભાગ Whec દરમ્યાન લોસ છે ડિસ્ચાર્જ ભાગ દરમ્યાન લોસ છે જેને Whce કહેવામાં આવે છે અને આ બંનેને WhPV માંથી બાદ કરવામાં આવે છે જે પીવી માંથી ઉત્પન્ન અથવા લેવામાં આવે છે તેથી શું લોડ તે WhPV કરતા ઓછું હશે અને તે અસરકારક રીતે અમારી કાર્યક્ષમતાની વ્યાખ્યા તરફ દોરી જાય છે અને તે ઉર્જા કાર્યક્ષમતાની દ્રષ્ટિએ છે વોટના કલાકોની દ્રષ્ટિએ તેથી વોટ કલાકને લોડ ભાગ્યા વોટ કલાકમાં આપવામાં આવે છે જે પીવી સ્રોત અથવા કોઈપણ સ્રોતમાંથી ઉત્પન્ન થાય છે લોડ પર પહોંચાડવામાં આવેલા વોટ કલાક ભાગ્યા સોર્સમાંથી ખેંચવામાં આવેલ વોટ કલાક ને કાર્યક્ષમતા લખી શકીએ છીએ આ આકૃતિને સંદર્ભ આપીને આપણે જોઈએ છીએ કે લોડ ને આપેલ વોટ કલાકનો ભાગ Whbat - Whce જે રસાયણિકનું ઇલેક્ટ્રિકલ ઉર્જા રૂપાંતર લોસ છે અને Wh સ્ત્રોતમાંથી દોરેલા છે જે WhPV છે તેથી આપણે તેને Whbat Whce WhPV તરીકે લખી શકીએ છીએ આપણે આ વિસ્તૃત Whbat ને WhPV Whec તરીકે લખી શકીએ છીએ જે ઇલેક્ટ્રિકલ રાસાયણિક રૂપાંતર લોસ - Whce રાસાયણિક ઇલેક્ટ્રિકલ રૂપાંતર લોસ ભાગ્યા WhPV છે આ બેટરીના કિસ્સામાં કાર્યક્ષમતાની વ્યાખ્યા હશે તે ઊર્જા પર આધારીત છે જે વોટ કલાકો છે તેથી તેને ઉર્જા કાર્યક્ષમતા અથવા બેટરીની વાટ કલાકની કાર્યક્ષમતા પણ કહેવામાં આવે છે મોટાભાગની બેટરીઓ માટે આ કાર્યક્ષમતા જેમાં ચાર્જ અને ડિસ્ચાર્જ ચક્ર બંનેનો સમાવેશ થાય છે વોટ કલાક ઇલેક્ટ્રિકલથી રાસાયણિક લોસ અને જે પણ રસાયણીકથી ઇલેક્ટ્રિકલ લોસને ડીસ્ચાર્જ દરમિયાન એક સ્રાવ દરમિયાન એક કાર્યક્ષમતાના સમીકરણમાં શામેલ કરવામાં આવે છે અને આ કાર્યક્ષમતા સામાન્ય રીતે મોટાભાગની બેટરીઓ માટે લીડ એસિડ બેટરીઓ માટે 70 ની આસપાસ હોય છે જે આપણે સામાન્ય રીતે ઉપયોગ કરીએ છીએ તે આશરે 70 કાર્યક્ષમ ઉર્જા કાર્યક્ષમ છે તેવી જ રીતે નિકલ મેટલ હાઇડ્રાઇડ અને આમાંથી કેટલાક લિથિયમ પોલિમર બેટરીમાં પણ સમાન પ્રકારની કાર્યક્ષમતા છે